હાય આ વિશીષ્ટ મોડ્યુલમાં તમારું સ્વાગત છે તેથી જ્યારે આપણે વેફરની ક્લિનિંગ અને પ્રિ બેકિંગ વિશે વાત કરીએ છીએ ત્યારે સિલિકોન વેફરની ક્લિનિંગની પદ્ધતિઓમાં સ્ક્રબિંગ એર બબલ જેટ હાઈ પ્રેશર રીન્સ 1 5 મેગાહર્ટ્ઝ ઉપર સોનિકેશન ત્યારબાદ ડિહાઇડ્રેશન અથવા પ્રીબેક અને પ્રાઇમિંગ ભેજને દૂર કરવા માટે હાઇ ટેમ્પરેચર બેકિંગનો સમાવેશ થાય છે જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે તેમ વેફરની ક્લિનિંગ પ્રક્રિયા પછી આપણે પ્રાઇમર કોટિંગનો ઉપયોગ કરવો પડ્યો હતો આ પ્રાઇમર કોટિંગ ફોટોરઝિસ્ટની સંલગ્નતા સુધારવા માટે છે અને આ પ્રાઇમર હેક્ઝામિથાઇલડિસિલાઝેન છે જે ટૂંકમાં HMDS છે અને ટેમ્પરેચર 125 અને તેનાથી વધારે હોઈ શકે છે તમે કેટલાક લોકો હોટ પ્લેટ ઉપર 1 મિનિટ માટે 200 ડિગ્રી સેન્ટીગ્રેડથી 250 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પણ તેનો ઉપયોગ કર્રી શકો છો આ સંલગ્નતા સુધારવા માટે છે હવે જ્યારે તમે ફોટોરઝિસ્ટ ઉપર આવો છો તેથી ફોટોરઝિસ્ટ એક પોલિમર છે જે ઘન કાર્બનિક પદાર્થ છે અને તેનો ઉપયોગ વેફર સપાટી ઉપર ડિઝાઇન કરેલી પેટર્નને સ્થાનાંતરિત કરવા માટે થાય છે આ ફેરફારો UV લાઇટના સંપર્કમાં આવતા ફોટોકેમિકલ રિએક્શન ને કારણે ફોટો સોલ્યુબિલિટી છે તો તેમાં શું હોવું જોઈએ તેમાં હાઈ રઝિસ્ટન્ટ અને સારી સંલગ્નતા હોવી જોઈએ આ ગુણધર્મો છે અને આ માટે સૌ પ્રથમ તો વેફરને વેક્યુમ ચક ઉપર પકડી રાખવી પડતી હતી અને ત્યાર બાદ 3 થી 5 ml ફોટોરઝિસ્ટને ડિસ્પેન્સ કરવાનુ હતુ ત્યારબાદ 500 RPM ઉપર સ્લો સ્પિન કરવું પડતું હતું અને ત્યાર બાદ 1100 થી 5000 RPM સુધી હાયર RPM અથવા રેમ્પ અપ કરવું પડતું હતું ફોટોરઝિસ્ટ સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી ફેલાય છે આપણે નીચેની સ્લાઇડ્સમાં સ્કીમેટિક તરીકે ફોટોરઝિસ્ટ સ્પિન કોટિંગ જોઈશું અને ગુણવત્તાનાં માપદંડો એ જાડાઇ સમય ગતિ યુનિફોર્મિટી છે જ્યારે પર્ટિકલ અને ખામીઓ એવી વસ્તુ છે જે આપણે પણ સમજવાની જરૂર છે કારણ કે પર્ટિકલ અને ખામીઓ તમારી સમગ્ર પેટર્નનો નાશ કરશે અહીં અનેક પ્રકારના પોઝિટિવ ફોટોરઝિસ્ટ તેમજ નેગેટિવ ફોટોરઝિસ્ટની યાદી આપવામાં આવી છે જેમ કે આપણે અગાઉ માસ્કની ચર્ચા કરી હતી તેમ માસ્ક બે પ્રકારના હોય છે તે બ્રાઇટ ફીલ્ડ માસ્ક અથવા ડાર્ક ફિલ્ડ માસ્ક છે જો હું પોઝિટિવ ફોટોરઝિસ્ટનો ઉપયોગ કરું તો પછી હું આ પેટર્નની નકલ કરી શકું છું જે તમે અહીં જોઈ શકો છો જો હું નેગેટિવ ફોટોરઝિસ્ટનો ઉપયોગ કરું તો આ પેટર્નનુ રિવર્ઝ આવશે જે તમે આ કિસ્સામાં જોઈ શકો છો તેથી UV લાઇટનુ એક્સપોઝર રઝિસ્ટને દુર કરે છે UV લાઇટનુ એક્સપોઝર રઝિસ્ટને જાળવે છે તમે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ કિસ્સામાં ફોટોરઝિસ્ટ અકબંધ છે કારણ કે તે UV લાઇટના સંપર્કમાં નથી આ તમારો પોઝિટિવ ફોટોરઝિસ્ટ છે જ્યારે નેગેટિવના કિસ્સામાં ફોટોરઝિસ્ટ UV લાઇટના સંપર્કમાં આવે છે ત્યારે તે વધારે મજબૂત બને છે અને અનએક્સપોઝ્ડ રિજિયન નબળો પડે છે ફરીથી હું કહું છું કે પોઝિટિવ ફોટોરઝિસ્ટના કિસ્સામાં માસ્કમાં અનએક્સપોઝ્ડ રિજિયન વધારે મજબૂત બનશે જ્યારે નેગેટિવ ફોટોરઝિસ્ટ માટે માસ્કમાં અનએક્સપોઝ્ડ રિજિયન નબળો પડશે તે મજબૂત છે તે નબળું છે હવે આ ફોટોરઝિસ્ટ ડિસ્પેન્સર ની સ્કીમેટિક છે જેમાં તમે જોઈ શકો છો કે ત્યાં તે વેક્યુમ પંપ સાથે જોડાયેલ છે તેના સ્પિનિંગ માટે સ્પિન્ડલ છે ત્યાં વેક્યૂમ ચક છે તેથી વેફર ઉડશે નહીં અને પછી ફોટોરઝિસ્ટ ડિસ્પેન્સર છે આ વેફર વેક્યૂમની મદદથી વેક્યૂમ ચકને પકડી રાખે છે આપણે લગભગ 5 ml ફોટોરઝિસ્ટને ગમે ત્યાં ડિસ્પેન્સ કરી શકીએ છીએ અને યુનિફોર્મ સ્પિન કોટિંગ માટે આપણે 500 RPMથી શરૂઆત કરી શકીએ છીએ જે સ્લો સ્પિન છે અને ત્યારબાદ 1000 થી 5000 RPM આવે છે જે વધી રહ્યું છે અને જેમ તમે સમજો છો તેમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ફોટોરઝિસ્ટને ફેલાવામાં મદદ કરશે ફરીથી ક્વૉલિટી મેઝર્સ એ જ છે જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી તો શા માટે સોફ્ટ બેકિંગ કરવું સોફ્ટ બેકિંગ સામાન્ય રીતે 90 ડિગ્રી સેન્ટિગ્રેડે કરવામાં આવે છે જે હોટ પ્લેટ ઉપર 1 મિનિટ છે પરંતુ તમે કેવા પ્રકારના ફોટોરઝિસ્ટનો ઉપયોગ કરો છો તેના ઉપર તે નિર્ભર હોય છે જો તમે SU8 નો ઉપયોગ કરો છો તો પોઝિટિવ અને નેગેટિવ ફોટોરઝિસ્ટની તુલનામાં આ અલગ વસ્તુ છે પરંતુ સોફ્ટ બેકિંગનો પોઇંટ એ ફોટોરઝિસ્ટ સોલ્વન્ટનું આંશિક બાષ્પીભવન છે જે સંલગ્નતામાં સુધારો કરે છે યુનિફોર્મિટી સુધારે છે ઇચ વ્રેચિંગ સુધારે છે ઇચ રઝિસ્ટમાં સુધારો કરે છે આ કિસ્સામાં ઇચ રઝિસ્ટ શું છે તેથી જો તમે આ સ્લાઇડને જોશો તો ઇચ રઝિસ્ટન્સ ત્યારે છે જ્યારે મારી પાસે મેટલ હોય છે જો મારી પાસે સિલિકોન છે જે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન છે આની ઉપર મારી પાસે એક મેટલ છે આની ઉપર ત્યાં ફોટોરેસિસ્ટ છે જે આના જેવી પેટર્નવાળો છે તેથી આ ફોટોરેઝિસ્ટ છે આ મારી મેટલ અથવા મટિરીઅલ છે આ સિલિકોન ડાયોક્સાઇડ છે ઇચ રઝિસ્ટ એટલે શું ઇચ રઝિસ્ટન્સ એ છે કે જો હું આ વેફરને મેટલના ઈચેન્ટ માં ડૂબાડીશ તો તે ફોટોરઝિસ્ટને અસર કરશે પણ તેની એટલી મોટી અસર થવી જોઈએ નહીં કે તેની નીચેની મેટલ ઇચ થઈ જાય તેથી તે ઇચિંગ મટીરિયલ માટે રઝિસ્ટન્ટ છે તે તમારો ઇચ રઝિસ્ટ છે ઉપરાંત સોફ્ટ બેકિંગ લાઇટ એબસોર્બન્સ માં સુધારો કરશે અથવા લાઇટ એબસોર્બન્સને ઓપ્ટિમાઇઝ બનાવે છે અને છેવટે આ કેટેલિસ્ટ છે જે ફોટોરઝિસ્ટ હોવું જોઈએ જે પાર્ટિકલ મુક્ત અને ખામીરહિત હોવું જોઈએ હવે હું તમારા માટે બે વિડિયો ચલાવું છું જેથી તમે સમજી શકો કે કેવી રીતે સ્પિન કરીને ફોટોરઝિસ્ટને કોટ કરવું તો મને પહેલો વિડિયો ચાલુ કરવા દો હલો આપણી લેબ સ્પિન 2 અને 3 મેન્યુઅલ સ્પિન કોટર્સ ઉપરની આ તાલીમમાં તમારું સ્વાગત છે આજે આપણે સ્પિન કોટર વિશે હોટ પ્લેટ્સ વિવિધ પ્રકારના બાઉલ સેટ્સ વિશે સ્પિન કોટિંગ કેવી રીતે કરવું અને પછીની ક્લિનિંગ વિશે વાત કરીશું બાઉલ સેટમાં આપણી પાસે એક બાઉલ હોય છે જેમાં સ્પ્લેશ રિંગ હોય છે પછી આપણી પાસે 6 ઇંચ 4 ઇંચ 2 ઇંચના વિવિધ કદના ચક હોય છે પછી આપણી પાસે બિટ્સ અને ટુકડાઓ માટે નાના ચક હોય છે સામાન્ય રીતે આપણી પાસે 20 મિલિમીટર અને 12 મિલિમીટરના હોય છે કેમિકલ કબાટમાં એક ખાસ હોલ્ડરમાં આપણી પાસે આના જેવું દેખાતું એક બોક્સ છે તેમાં સામાન્ય રીતે 2 અથવા 3 ચક હોય છે આપણી પાસે એક ઇચ હેન્ડલિંગ ચક હોય છે જે ફક્ત વેફરના ઇચ ઉપર જ હેન્ડલ કરે છે આ મહત્તમ 3000 રાઉન્ડ પ્રતિ મિનિટ ઉપર સ્પિન કરી શકાય છે પછી આપણી પાસે 2 ઇંચ છે જ્યાં ફક્ત મોટા સબસ્ટ્રેટને મોટો વિસ્તાર આપવા માટે પિન્સને દૂર કરવામાં આવી છે અને ત્યાં એક બીજો ચક હોવો જોઈએ જે તેનાથી પણ નાનો છે જે બાઉલ સેટમાં ફક્ત 5 બાય 5 મિલિમીટર જેવુ છે અને અહીં નીચે આ વિવિધ ડ્રોઅર્સ છે આપણી પાસે જ બાઉલ સેટ હોય છે જ્યારે આપણે તેને બહાર કાઢીએ છીએ ત્યારે આપણે નાઇટ્રિલ ગ્લોવ્સ ક્લીન નાઇટ્રિલ ગ્લોવ્સનો ઉપયોગ કરવાની જરૂર હોય છે આપણે સેશ ખોલીએ છીએ અને તેને ખોલતા પહેલા તેને ફ્યુમ હૂડની અંદર મૂકીએ છીએ જ્યારે આપણે બહારની બાજુએ વસ્તુઓ સંભાળીએ છીએ ત્યારે તે નાઇટ્રિલ ગ્લોવ્ઝ હોય છે જે સેશ ઉપર અને પેનલ પોટ ઉપર અને સ્પિનર ઉપર સમાન હોય છે પરંતુ જેવું આપણે બબલ સેટ ને સંભાળીએ છીએ ત્યારે આપણી પાસે 4 ઇંચના ગ્લોવ્ઝ અથવા બેરિયર ગ્લોવ્સ ની જોડી હોવી જરૂરી છે આપણી પાસે જુદા જુદા બાઉલ સેટ છે જે કયા રસાયણનો ઉપયોગ કરવો તેના ઉપર આધાર રાખે છે જો તમે આજની જેમ UV રઝિસ્ટનો ઉપયોગ કરો છો જે સોલ્વન્ટ PTMEA છે અને તેના પોતાના સોલ્વન્ટને સાફ કરે છે પછી તમે આ બાઉલ સેટ લો તે મહત્વનું છે કે બાઉલ સેટને વિવિધ રસાયણો સાથે મિશ્રિત ન કરો આપણે પ્રક્રિયા શરૂ કરીએ તે પહેલાં હોટ પ્લેટ્સને ચાલુ કરવી એ એક સારો વિચાર છે અહીં લીલા બટનથી તમે ચાલુ કરી શકો છો પછી આપણે એક સેટ પોઇન્ટ મૂકવો પડશે તેથી આપણી પાસે એલ્યુમિનિયમ કવર પ્લેટ છે જે ટેમ્પરેચરમાં 10 ટકાનો ફેરફાર કરે છે માટે તેને પકડી રાખો સેટ કરો અને પછી તમારે જરૂરી હોય તે મૂલ્ય બદલો તેથી 90 ડિગ્રી માટે હું 99 ડિગ્રી ઉપર જઈશ આપણી પાસે બે જુદી જુદી હોટ પ્લેટ છે આપણી પાસે એક 110 ડિગ્રી સુધી જાય તેવી છે અને બીજી 250 ડિગ્રી સુધી જાય છે બાઉલ સેટને હેન્ડલ કરતી વખતે આપણે હંમેશા બહારની તરફ નાઇટ્રિલ ગ્લોવ્ઝનો ઉપયોગ કરીએ છીએ ઢાંકણ કાઢી નાખો હંમેશા છાતીની ઊંચાઈએ સેશ રાખો જેથી દરેકમાંથી ખતરનાક ધુમાડો બહાર ન આવે તે પછી આપણે ઇનલે લઇએ છીએ અહીં બાઉલને સેટ કરીએ છીએ નોઝલ અહીં આગળના હોલમાં જાય છે છૂટાછવાયુ બહાર નીકળતું સ્પ્લેટરિંગ નીચેની તરફ જાય છે ખાતરી કરો કે તે યોગ્ય રીતે ફિટ થઈ જાય અને પછી અહીં ચકમાં નાના રિસેસ છે અને આપણી પાસે અહીં એક નાની પિન પણ છે તેથી ખાતરી કરો કે પિન યોગ્ય રીતે છે કે નહીં તમે એડજસ્ટ કરો અને પછી ચકને નીચે મૂકો અને પછી જ્યારે તમે નીચે ધકેલો છો ત્યારે ખાતરી કરો કે ચક બધી રીતે નીચેની તરફ જાય છે જેથી તે સ્પિન્ડલ ઉપર વધારે ઝડપી હોય છે જ્યારે પણ તમે ચક અને બાઉલ સેટ લો છો ત્યારે કૃપા કરીને બોક્સ લો અને તેને ફરીથી ડ્રોઅરમાં મૂકો જેથી તમારી પાસે જગ્યા રહે જ્યારે પણ તમે તેને હેન્ડલ કરો છો ત્યારે ખાતરી કરો કે ઢાંકણ લગાવેલું છે અને સેશની અંદર બોક્સને ખુલ્લું રાખો હવે આપણે પ્રોસેસિંગ કરવા જઈ રહ્યા છીએ તેથી હું સ્પિન કોટર વિશે અને રેસિપિ કેવી રીતે સેટ કરવી અને ઝડપી શરૂઆત કરવી તેના વિશે વાત કરીશ જ્યારે આપણે પ્રોસેસિંગ કરવાની જરૂર પડે ત્યારે હું હંમેશાં તમારા રેઝિસ્ટ અને ડિસ્પોઝિબલ પિપેટ અથવા આ ડિસ્પોઝિબલ પ્લાસ્ટિકની બોટલ ઉપર મૂકવામાં આવેલા કાગળના નાના ટુકડાને મુકુ છું કાચની બોટલોનો ઉપયોગ ક્યારેય ન કરો કારણ કે પછી તમે તેમને દૂષિત કરો છો આપણે સ્પિન કોટર ખોલીશું સબસ્ટ્રેટ લઈશું અને ચક ઉપર મૂકીશું સેન્ટરિંગ પિન્સનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો જેથી ચક સમતળ થઈ જાય ઢાંકણ બંધ કરો ક્વિક સ્ટાર્ટ ઉપર જાઓ અને રેન્ડમ પ્રોસેસ શરૂ કરો આ આપણને બતાવશે કે વેક્યુમ ચાલુ છે અને સમય શરૂ થાય છે અને આપણે ફક્ત વેક્યૂમ લેવલ બરાબર છે કે નહીં તે ચકાસી રહ્યા છીએ ટચસ્ક્રીન પોતે જ ક્વિક સ્ટાર્ટ વિશે જાગૃત થવા માટે બે વસ્તુઓ છે જેનો આપણે હમણાં જ ઉપયોગ કર્યો છે અહીં તમે તે સમય પસંદ કરી શકો છો જે તમારે કોડને સ્પિન કરવાની જરૂર છે તેથી ઉદાહરણ તરીકે 60 સેકંડ છે તમે તે ગતિ પસંદ કરી શકો છો જે તમને જાડાઈ આપે છે આ કેસ માટે 4000 છે અને એક્સેલરેશન સામાન્ય રીતે 500 થી 1000 ની વચ્ચે હોય છે પરંતુ તે તમારી પ્રક્રિયા ઉપર આધારિત છે જ્યારે તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરો છો ત્યારે તમે પ્રોસેસિંગ પણ કરી શકો છો એટલે કે આપણે પહેલા સ્પિન કરવાની જરૂર છે જો આપણે એક કરતા વધારે સ્ટેપ બનાવવાની જરૂર હોય તો આપણે રેસીપી નો ઉપયોગ પણ કરી શકીએ છીએ આપણે રેસીપીમાં જઈએ છીએ તળિયે જઈએ છીએ ઉપલબ્ધ સ્લોટ શોધીએ છીએ તમે પિન કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો જ્યારે તમે કોઈ ઉપલબ્ધ ઉપર ક્લિક કરો છો ત્યારે તમે તેને નામ આપી શકો છો ચાલો આપણે તેને ટેસ્ટ કહીએ અને જો તમે અહીં નંબર ઉપર ક્લિક કરો અને એડિટ કરો તો પછી તમે વાસ્તવિક પરિમાણોને બદલી શકો છો તેથી અહીં આપણે નાના સ્પ્રેડિંગ થી શરૂઆત કરીશું તેથી ચાલો આપણે માત્ર રેઝિસ્ટ અને પ્રમાણભૂત એક્સેલરેશન ને વિખેરવા માટે ખૂબ જ ઓછી ઝડપે 30 સેકંડ કહીએ પછી આગળનું સ્ટેપ રેઝિસ્ટનું વાસ્તવિક પાતળું કરવાનું સ્પિન ઓફ અને અલ્બત્ત એક્સેલરેશન હશે જો તમે આ પ્રક્રિયા શરૂ કરો તો તે એક સ્ટેપમાંથી અને તમે કેટલા સ્ટેપ્સ લીધાં છે ત્યા સુધી પસાર થશે તે તમારા ઉપર નિર્ભર છે કે તમે કોઈ રેસીપી કરો છો અથવા ક્વિક સ્ટાર્ટ કરો છો તે તમને સમાન પરિણામો આપે છે જ્યારે આપણે કોઈ પ્રક્રિયા શરૂ કરી રહ્યા હોઈએ ત્યારે ઢાંકણ ખોલો પહેલા હું તમને બતાવીશ કે પ્લાસ્ટિકની બોટલમાંથી કેવી રીતે રેડવું તેથી તમારી પાસે યોગ્ય ચિહ્નો સાથે રઝિસ્ટ છે મધ્યમાં થોડું થોડું રેડવું એક સરખું વર્તુળ બનાવવાનો પ્રયાસ કરો ઢાંકણને બંધ કરો અને ક્વિક સ્ટાર્ટ ઉપર સ્ટાર્ટ દબાવો જ્યારે આપણે નાના સબસ્ટ્રેટ ઉપર કોટિંગ સ્પિન કરીએ છીએ ત્યારે આપણી પાસે વિવિધ કદના ચક હોય છે તેથી જોબ માટે યોગ્ય ચક પસંદ કરો ફરીથી રિસેસ અને સ્પિન્ડલ શોધો ચિપ સાથે કામ કરતી વખતે આપણે યોગ્ય કદનું ચક લઈએ છીએ ચિપને મધ્યમાં મૂકીએ છીએ ઢાંકણ બંધ કરીએ છીએ અને ઝડપી પ્રક્રિયા શરૂ કરીએ છીએ ઝડપથી શરૂ કરીએ છીએ તેથી આપણે ચકાસીએ છીએ કે વેક્યુમ બરાબર છે કે નહીં આ મહત્વપૂર્ણ છે કારણ કે જો ચિપને ખોટી રીતે ગોઠવવામાં આવે છે તો પછી આપણી પાસે એક રઝિસ્ટ હશે તેથી ચિપને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે જ્યારે તમે ડિસ્પોઝિબલ પિપેટ્સ સાથે કામ કરતા હોવ ત્યારે વધારાના પર્ટિકલને દૂર કરવા માટે તેને હંમેશા નાઇટ્રોજનથી સાફ કરો જો તે ઇબીમ પ્રક્રિયા હોય તો હું ડિસ્પોઝિબલ પિપેટને ઉપયોગમાં લેવાતી બોટલનો રઝિસ્ટ કરતી વખતે વીસ સેકંડ માટે નાઇટ્રોજન હવાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ ક્યારેય તળિયે કે બાજુઓને સ્પર્શ ન કરો પિપેટ સપાટીની બરાબર નીચે મધ્યમાં જાય છે અને તમે તમને જરૂરી મુલ્યથી શરૂ કરો છો એક ચિપ ઉપર હું હંમેશા આખી ચિપને ભરવાની ભલામણ કરીશ જેથી પ્રથમ 2 અથવા 3 ટીપાં બાઉલ સેટમાં જાય અને શક્ય હોય તેટલુ આખી ચિપ પર જાય કેટલીકવાર ઘણી વખત તમારે બોટલમાં લેવાની જરૂર પડી શકે છે ખાતરી કરો કે તમારી પાસે થોડા ટીપાં છે અથવા કદાચ અડધો મિલિલીટર બાકી છે ઢાંકણ બંધ કરો અને પ્રક્રિયા શરૂ કરો જ્યારે સ્પિન કોટિંગ પૂર્ણ થઈ જાય ત્યારે આપણે ઢાંકણ ખોલીએ છીએ આપણા નમૂનાને કાઢીએ છીએ અને તેને ગરમ પ્લેટ ઉપર મૂકીએ છીએ અને ટાઇમર શરૂ કરીએ છીએ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને ટાઇમર અટકી જાય ત્યારે તમે નમૂનાને ઇચ ઉપર લઈ જાઓ છો અને ઠંડી પડે ત્યાં સુધી થોડીક સેકંડ માટે જ તેને આ કૂલિંગ બ્લોક ઉપર ખેંચી લો છો જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને આપણે સાફ કરવાની જરૂર હોય ત્યારે સાફ ફ્યુમ હૂડ માં સેશ ખોલો ફ્યુમ હૂડ ખોલવાનું યાદ રાખો જેથી તમે તમારો ઇનલે સેટ ટ્રાન્સફર કરી શકો હવે તે રસાયણોથી પલાળવામાં આવે છે તેથી હંમેશાં ઇચ ગ્લોવ્સ અથવા પેરોટ ગ્લોવ્સ પહેરો ઇનલેટ સેટને ડિસએસેમ્બલ કરતી વખતે પહેલા ચકને ઉતારી લો સીધુ ઉપર ખેંચો અહીં ખાતરી કરો કે તમારી પાસે એક ટિશ્યુ તૈયાર છે જેથી જ્યારે તમે તમારા બાઉલ સેટ પાથને અન્ય ફ્યુમ હૂડમાં રૂપાંતરિત કરો ત્યારે તમે રસ્તામાં ઢોળશો નહીં જો તે એકને દૂર કરતા પહેલા બાઉલ સેટમાં ઘણા બધા રેઝિસ્ટ હોય તો એક ટિશ્યુ લેવું તેને આ રીતે સાફ કરવું એ એક સારો વિચાર છે જેથી જ આપણી પાસે એટલુ પ્રવાહી રઝિસ્ટ નથી આને સોલિડ C વેસ્ટમાં કાઢી નાખવામાં આવે છે સ્પ્લેશ રિંગ ને દૂર કરો અને તેવી જ રીતે ખાતરી કરો કે તમે રસ્તામાં ટ્રિપ ન કરો અને છેલ્લે બાઉલ સેટને દૂર કરો અહીં નોઝલની નીચે ટિશ્યુનો એક ટુકડો હોવો જરૂરી છે જેથી આપણે બધી જ ગરમ પ્લેટ ઉપર રઝિસ્ટ ડ્રિપ કરી શકીએ નહીં જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે હોટ પ્લેટને બંધ કરવાનું હંમેશાં યાદ રાખો જ્યારે આપણે ક્લિનિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોખમી રસાયણોથી કામ કરીએ છીએ તેથી એપ્રોન ફેશિયલ અને ઇચ ગ્લોવ્સ અથવા પેરોટ ગ્લોવ્સ પહેરો બાઉલ સેટ માટે તમારે અગાઉથી જે પોલ્સ અથવા બોક્સની જરૂર હોય તેને લઈ લેવા તેને તમારા કુદરતી ગ્લોવ્સની મદદથી તેને ખોલી નાખવા એ એક સારો વિચાર છે જેથી કરીને તમે તરત જ તમારા મટીરિયલને સ્થાનાંતરિત કરી શકો ઉદાહરણ તરીકે બાઉલ સેટ અથવા ચકને ધ્યાનમાં લો અને તેને ક્લીનિંગ એજન્ટથી સાફ કરો આ કિસ્સામાં તે એસિટોન આધારિત છે તેથી તમે કયા ક્લીનિંગ એજન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો તે બાઉલ સેટ ઉપર વાંચો અને સોલવન્ટ લો અને તેને નેપકિન ઉપર આ રીતે મૂકો કે જો ત્યાં કેટલાક ટીપાં હોય તો તેને નેપકિન્ ઉપર મૂકવામાં આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરો અને પછી તમારા માટે એક વર્કસ્પેસ બનાવો અને પછી બાઉલ ઇનલે સ્પ્લેશ રિંગ બધા ચક અંદરની બહારની નોઝલ દરેક જગ્યાએ સાફ કરો તમે ક્લિનિંગ કરતા પહેલા જેટલો લાંબો સમય રાહ જોશો તેટલો જ રઝિસ્ટ વધારે સ્થિર થશે અને તેથી તમારે ક્લિનિંગમાં થોડો સમય લગાડવાની જરૂર પડી શકે છે આગળ અને પાછળની બાજુથી નોઝલને અંદરથી ક્લિનિંગ કરવાનું પણ યાદ રાખો તેથી ત્યાં કોઈ રઝિસ્ટ અવશેષો બાકી ન રહે જ્યારે તમે આવી રીતે પૂર્ણ કરી લો ત્યારે તેને સીધા જ બોક્સ ઉપરના બાઉલમાં મૂકો અને પછી નેક્સ્ટ સાથે ચાલુ રાખો કેટલીકવાર રઝિસ્ટ સપાટી ઉપર ખૂબ જ સારી રીતે ચોંટી જાય છે ફક્ત ખાતરી કરો કે ખુબજ સોલ્વન્ટ લગાવો છો અને તેને એક સારું મિકેનિકલ સ્ક્રબ કરો છો ચકને સાફ કરતી વખતે ખાતરી કરો કે તમે ઉપરથી બાજુએથી પાછળની બાજુ અને રિસેસ પણ લો છો કારણ કે જો કોઈ રઝિસ્ટ અહીં આવે છે તો તે ગુંદર તરીકે કાર્ય કરે છે અને પછી આપણે ચકને કાઢી શકતા નથી જ્યારે આપણે ચકને સાફ કરી લઈએ છીએ ત્યારે આપણે વાસ્તવિક સ્પિન કોટરને સાફ કરવાની જરૂર છે તમે શરૂ કરો તે પહેલાં સેશ ખોલવાનું ભૂલશો નહીં ઉપરાંત અહીં દરવાજો ખુલ્લો રાખો તેથી તમે ભીની બેન્ચમાં નહીં પણ આ ફ્યુમ હૂડમાં સોલ્વન્ટનો ઉપયોગ કરી શકો છો તમે જે ટિશ્યુનો ઉપયોગ કરવા માંગો છો તેના ઉપર સોલ્વન્ટની માત્રાનો એક ભાગ મૂકો અહીં સમગ્ર સ્પિન્ડલ નાની પિન અને ઢાંકણની અંદરની બાજુને લૂછી નાંખો આયન બાજુએ ક્યારેય નહી પારદર્શક પાથ અને સફેદ પાથ બંને મૂકો તમામ ટિશ્યુઓને સોલિડ C વેસ્ટમાં નિકાલ કરો જ્યારે તમે ક્લિનિંગ પૂર્ણ કરી લો છો ત્યારે તમે તમારું એપ્રોન અને તમારા ફેસિયલને ઉતારી શકો છો ઇચ ગ્લોવ્સ માટે તમારે હંમેશાં આ રીતે અંદરથી બહાર કાઢવુ જોઈએ યાદ રાખો કે જ્યારે તમે C વેસ્ટ ખૂબ ભરેલી હોય અથવા જો તમે ખતરનાક રસાયણોનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને હંમેશાં ખાલી કરો હંમેશાં ફ્યુમ હૂડની અંદર તે એક યોગ્ય નટ છે તેથી કોઈ ગંધ બહાર નીકળતી નથી નવી C વેસ્ટ પાછી મેળવો અને પછીના વપરાશકર્તા માટે ડબ્બા તૈયાર કરો જ્યારે તમે ક્લિનિંગ પૂર્ણ કરી લો ત્યારે લેબ મેન્ટરમાંથી લોગઆઉટ કરવાનું યાદ રાખો અને લોગબુક ભરો તેથી તમે પ્રથમ વિડિઓ જોયો અને હવે મને બીજો વિડિઓ ચાલુ કરવા દો જે લોરેલ WS 650 HZ સ્પિન કોટર ઉપર છે આ સંખ્યા 61002 છે ચાલો આપણે તે વિડિઓ જોઈએ અને પછી આપણે ચાલુ રાખીશું આ લોરેલ WS 650 HZ સ્પિન કોટર છે તેની ઝડપનું મહત્તમ પરિભ્રમણ 12000 RPM છે કંટ્રોલર ઑપરેટરને પ્રક્રિયાના અમલીકરણ દરમિયાન વાસ્તવિક સમયમાં ક્રિયા કરવાની મંજૂરી આપે છે જેમાં બઝિંગ ટાઇમ સ્ટોપિંગ અને તે પોઈન્ટથી ચાલુ રાખવાનો સમાવેશ થાય છે બંધ બાઉલની ડિઝાઇન મોટા ભાગના કોટિંગ મટિરિયલને એકસરખી રીતે વધારવાની અને પર્ટિકલના દૂષણને ઘટાડવાની વિષમ સ્થિતિ માં સૂકવવાની મંજૂરી આપે છે આ અનુકૂળ ટેબલટોપ યુનિટ સિંગલ ફેઝ 120 વોલ્ટ AC દ્વારા ચલાવવામાં આવે છે તેમાં પણ વેક્યુમનો પારો ઓછામાં ઓછો 15 ઇંચ અથવા તેનાથી વધારે હોવો જરૂરી છે પહેલાં હું ગતિનું નિદર્શન આપવા માંગુ છું જેથી હું આપણી નાની ટાઇમિંગ સ્ટ્રીપનો ઉપયોગ કરીશ પ્રથમ આ કોમ્પેક્ટ કન્ટ્રોલ પેનલ છે જે સંપૂર્ણપણે આત્મનિર્ભર છે હું અહીં એક પ્રોગ્રામ કોલ કરી રહ્યો છું પ્રોગ્રામ ચાર અને આપણે સૌ પ્રથમ શું કરીશું તે એ છે કે આપણે સ્પિન ગતિને બદલીને 4000 RPM કહીશું આપણે ત્યાં જઈએ છીએ અને પછી આપણે પહેલાં વેક્યુમ એપ્લાય કરીશું તે આપણને કહે છે કે આપણે તૈયાર છીએ અને પછી જાઓ ઠીક છે જ્યારે તે થઈ જાય ત્યારે આગળ વધવા માટે અને બીજો પ્રોગ્રામ અથવા કોઈપણ અન્ય પ્રક્રિયા ચલાવવા માટે તમારે ઢાંકણ ખોલવું આવશ્યક છે આ વાત એ છે કે તે બીજા માટે તૈયાર છે પરંતુ હું આ કરી રહ્યો છું અહીં એક ડબલ બેક છે અપણે 8000 RPM કહીએ અને તમે પુનરાવર્તન કરો ઢાંકણ ખોલો આપણું કામ પૂરું થઈ ગયું હંમેશાં કહો કે થઈ ગયું છે અને જ્યાં સુધી આપણે વેક્યુમમાં હોઈએ ત્યાં સુધી ઢાંકણ ખોલ્યા પછી અને તમારો નાઇટ્રોજન શુદ્ધ કરે છે તે તમને કહેશે કે તે સારું છે આપણે વધુ એક સ્પિન કરીશું અને આપણે આ કામ 12000 ના મહત્તમ RPM ઉપર કરીશું તેથી આગળને આગળ અને થઇ ગયુ આગળ આપણે એક નાની વેફર સ્પિન કરવા જઈ રહ્યા છીએ અહીં આ ખૂબ જ સરસ નાનું એડેપ્ટર છે જે તમે સ્ટાન્ડર્ડ ચક સાથે બરાબર ટોપ ઉપર ફિટ કરી શકો છો સૌ પ્રથમ આપણે વેક્યુમ એપ્લાય કરીશું અને આપણે આ નાની વેફરને મહત્તમ ઝડપે ફેરવીશું હવે પછી અહીં મારી પાસે આ ચાર્ટ છે અને આ વેફર સાઇઝ વિરુદ્ધ સ્પિન સ્પીડ છે દેખીતી રીતે વર્ક પીસ જેટલો નાનો હશે તેટલી જ ઝડપથી તમે સ્પિન કરી શકશો અને તેઓએ અહીં એક નાનકડી માર્ગદર્શિકા આપી છે પહેલા આપણે આ નાનાને 12000 સુધી ચલાવ્યો હવે આપણે 6000 સુધીની સૂચવ્યા મુજબ 100 મિલિમીટર વેફર ચલાવવા જઈ રહ્યા છીએ આ અહીં 150 સુધી હાયર વેક્યુમ છે અને આપણે તે ગતિને 6000 RPM સુધી નીચે પણ લઈ જઇ શકીએ છીએ અને અહીં આપણે જઈએ છીએ અને આપણું કામ પૂરું થઈ ગયું છે આપણા વેક્યુમને બંધ કરો આપણી વેફર કાઢી નાખો હવે સ્પિન કોટર 200 મિલિમીટર અથવા 8 ઇંચની વેફરને સ્પિન કરવાની ક્ષમતા ધરાવે છે જો કે તે નોંધ્યું છે કે આમ કરવા માટે તમારે ટોપને દૂર કરવું પડશે અને આ પ્લાસ્ટિક સ્પ્લેશ ગાર્ડને કાઢવુ પડશે કારણ કે તે તેના માટે પૂરતી જગ્યા નથી તેમાં ખરેખર 8 ઇંચના વેફરને સ્પિન કરવાની ક્ષમતા છે જો કે આ ચોક્કસ એકમમાં મહત્ત્વની બાબત એ પણ છે કે તે સંપૂર્ણ 5 ઇંચ બાય 5 ઇંચના સ્ક્વેર સબસ્ટ્રેટ માટે સ્પિનિંગની ક્ષમતા ધરાવે છે મારી પાસે અહીં કાચનો એક ટુકડો છે જેનો ઉપયોગ હું તે કેન્દ્રને અનુક્રમે દર્શાવવા માટે કરી શકું છું અને તે અહીં લગભગ અડધા ઇંચ જેટલું હોવા છતાં જો તમે ટોપ ઉપર નજર નાખો તો તે હજી પણ સ્પ્લેશ શિલ્ડની વચ્ચે આરામથી બંધ બેસે છે હું આને સ્પિન કરવા જઇ રહ્યો છું આ ખૂબ જ મોટા કદની નજીક હોવાથી તે તેને 2 5 અને 3 5k RPMની વચ્ચે ભલામણ કરે છે તેથી હું આને 3500 ઉપર સ્પિન કરવા જઇ રહ્યો છું અને અહીં આપણે જઈએ છીએ ઓહ વેક્યુમ તૈયાર છે પહેલાં આપણે ત્યાં જઈએ છીએ હા લાઈટ ચાલુ થઈ છે અને ત્યાં આપણી પાસે તે ખૂબ જ સર્વતોમુખી ખૂબ જ કોમ્પેક્ટ લાઇટવેઇટ ગમે ત્યાં બંધબેસે તેવું છે અને વાપરવા માટે ખૂબ જ સરળ છે તેથી આપણે જે વિડિઓ જોયો છે તે સ્પિન કોટિંગનો છે તેથી હવે આગળનું સ્ટેપ એક્સપોઝર હશે તેથી એક્સપોઝર એ હશે કે તમારી પાસે રિફ્લેક્ટેડ લાઇટ છે અને પછી એક લેન્સ છે બરાબર આ અંતર D ના સંદર્ભમાં માપવામાં આવે છે તેથી માસ્કથી લેન્સ સુધી આ બે વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ તે ઓપ્ટિકલ ફિઝિક્સનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે આપણે આ વિશિષ્ટ તકનીક વિશે વિગતવાર વાત કરી રહ્યા નથી જો કે આ લેન્સની જેમ જ છે જો તે લાઇટ લેન્સ દ્વારા જોડાયેલો હોય તો આદર્શ લાઇટ પેટર્ન અહીં દર્શાવ્યા મુજબની હોવી જોઈએ પરંતુ વાસ્તવિક પેટર્ન તે છે જે આપણે મેળવીએ છીએ તે અહીં દર્શાવ્યા મુજબ છે તેથી તમારી પાસે લાઇટનો સ્ત્રોત છે તમારી પાસે માસ્ક બ્રાઇટ ફીલ્ડ અથવા ડાર્ક ફીલ્ડ છે અને તમારી પાસે સબસ્ટ્રેટ ઉપર પાવર પોઝિટિવ અથવા નેગેટિવ ફોટોરઝિસ્ટ કોટેડ છે આથી લેન્સ દ્વારા ફોકસ કર્યા પછીનું ડિફ્લેક્શન ઓછું છે તેથી લેન્સ તમેને મદદ કરશે તમે જાણો છો કે મોટા વિસ્તારમા ડિફ્લેક્શનને મંજૂરી અપાશે નહીં અને જો આપણે ડેવલોપિંગ વિશે વાત કરવી હોય તો તમે અહીં ડેવલોપિં જોઈ શકો છો જો તમે ડેવલોપરના તમારા સમય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તો પછી તમને સામાન્ય ડેવલોપમેંટ મળશે જે તમે આ કિસ્સામાં જોઈ શકો છો જો કે જો ત્યાં સમય ઓછો હોય તો તે 1 માઇક્રોન ફોટોરઝિસ્ટ વિકસાવવા માટેનો ડેવલપર સમય 10 મિનિટનો છે અને જો તમે 10 મિનિટ પહેલાં વેફર બહાર કાઢો છો તો ત્યાં ડેવલોપમેંટ અધૂરુ થઈ શકે છે જો કે તે અન્ડરડેવલપમેન્ટમાં પણ પરિણમી શકે છે જો તમે તેને 10 મિનિટથી વધારે સમય માટે રાખો છો તો શું થશે ત્યાં ઓવરડેવલોપમેંટ થશે તેથી આ તમામ 3 કિસ્સાઓ અધૂરુ ડેવલોપમેંટ ઓવરડેવલોપમેંટ અને અંડરડેવલોપમેંટને સ્વીકારવામાં આવતો નથી રેસીપી 10 મિનિટ સુધી બેક કરવી જોઈએ અને તમારે ફક્ત 10 મિનિટમાં સબસ્ટ્રેટ બહાર કાઢવું જોઈએ તેથી પ્રોસેસ ફ્લો રેસિપીની સાથે બાકીનું ખૂબ જ મહત્વપૂર્ણ છે બરાબર તો આ એક વાત છે જેમ કે નેગેટિવ અને પોઝિટિવ ફોટોરઝિસ્ટ વિશે મેં કહ્યું હતું કે જો તમે આ વિશે માસ્ક તરીકે વાત કરો છો અને તમે જુઓ છો કે આ ફોટોરઝિસ્ટ છે તો પછી આપણે પોઝિટિવ ફોટોરઝિસ્ટના કિસ્સામાં ચાલો આપણે પ્રથમ પોઝિટિવ વિશે વાત કરીએ કે અનએક્સપોઝ્ડ રિજિઅન ખુબજ મજબૂત છે પછી આ કાળો રિજિઅન અનએક્સપોઝ્ડ રિજિઅન છે આ એક અને આ એક તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં તે વધુ મજબૂત છે જ્યારે એક્સપોઝ્ડ રિજિઅન નબળો છે આપણે અહીં આ કિસ્સામાં જોઈ શકીએ છીએ બરાબર જ્યારે નેગેટિવ ફોટોરઝિસ્ટના કિસ્સામાં આ એક અનએક્સપોઝ્ડ રિજિઅન છે અને આ એક નબળો પડશે જે અહીં છે અને એક્સપોઝ્ડ રિજિઅન જે આ બે છે તે વધુ મજબૂત બને છે તેથી નેગેટિવ ફોટોરઝિસ્ટના કિસ્સામાં એક્સપોઝ્ડ રિજિઅન વધુ મજબૂત બને છે અને અનએક્સપોઝ્ડ રિજિઅન નબળો પડે છે ફોટોરઝિસ્ટ ડેવલોપ્મેંટ પછી પોઝિટિવ ફોટોરઝિસ્ટના કિસ્સામાં એક્સપોઝ્ડ રિજિઅન નબળો પડે છે અને અનએક્સપોઝ્ડ રિજિઅન વધારે મજબૂત બને છે એટલે જો તમને આ ફોર્મ્યુલા યાદ હોય કે પછી આને જ તમે ટ્રિક્સ કહો છો તો તે ખૂબ જ સરળ બની જાય છે તે ખરેખર કોઈ ફોર્મ્યુલા નથી પરંતુ તેને યાદ રાખવાની એક યુક્તિ છે